તો ફરી આપનું સ્વાગત છે અને આ લેક્ચર નંબર and 48 છે અને આજે આપણે આઇગનવેલ્યુ અને આઇગનવેક્ટરની પ્રોપર્ટી વિશે વાત કરીશું આઇગનવેલ્યુ અને આઇજેનવેક્ટરના પ્રોપર્ટી ચાલો એ નું આઇગનવેલ્યુ હોઈએ અને x તેના કોરસપોન્ડીગ આઇગનવેક્ટર હોઈએ પછી αA માં આઇગનવેલ્યુ αλ છે અને કોરસપોન્ડીગ આઇગનવેક્ટર x છે AxλxαAxαλx Am આઇગનવેલ્યુ m છે અને કોરસપોન્ડીગ આઇગનવેક્ટર કોઈપણ સકારાત્મક પૂર્ણાંક એમ માટે m છે Axλx⇒AAxAλx A2xλAxλλx2x 2 is eigenvalue of A2 હવે પછીની પ્રોપરટી અહીં આપણે આ λ ² જોયું A એનું આઇગનવેલ્યુ છે હવે A² મેટ્રિક્સ ના બે આઇગનવેક્ટર A ના બે અલગ આઇગનવલ્યુને કોરસપોન્ડીગ લીનીઅરઇનડિપેન્ડન્ટ છે તેથી આપણે અહીં શું સાબિત કરીશું કે બે અલગ અલગ આઇગનવેલ્યુને કોરસપોન્ડીગ બે આઆઇગનવેક્ટર હંમેશા લીનીઅરઇનડિપેન્ડન્ટ હોય છે આ નિરીક્ષણ આપણે પહેલાથી જ ન્યુમેરિકલ ઉદાહરણો માટે જોયું છે પરંતુ આપણે અહીં કોઈપણ મેટ્રિક્સ માટે વધુ સામાન્ય મેટ્રિક્સ માટે સાબિત કરી શકીએ છીએ આ પરિણામને થીઆવી રીતે થીઓરેટીકલી રીતે સાબિત કરી શકીએ છીએ તેથી હવે આપણે શું ધ્યાનમાં લઈએ છીએ ચાલો x1x2 એ બે અલગ અલગ આઇગનવેલ્યુ ને કોરસપોન્ડીગ A ના આઇગનવેક્ટર હોઈએ 12 આવી રીતે

Then Ax11x1Ax22x2 Then c1Ax1c2Ax20 c11x1c22x20 આ સાથે હવે આપણી પાસે આ બે ઈક્વેશન છે c1x1c2x20 1c1x12c2x20⟹1c1x11c2x20 2 1c2x20c20 since 1 2≠0x2≠0 c1x1c2x20 ⟹c10 since x1≠0 તેથી x1 અને x2 લીનીઅરઇનડિપેન્ડન્ટ છે તેથી આ તે સ્થિતિ હતી જ્યારે આપણે બે અલગ અલગ આઇગનવેલ્યુનો આઇડીયા કર્યો છે પરંતુ આપણે આ કેસને વધુ આઇગનવલ્યુ માટે પણ સામાન્ય કરી શકીએ છીએ આપણી પાસે આઇગનવેલ્યુx1x2xr એ અહીં અમારા વિશિષ્ટ આઇગનવલ્યુને કોરસપોન્ડીગ છે તેથી આ અનુઓર્ડર 12r ને કોરસપોન્ડીગ આ આઆઇગનવેક્ટર છે અને તે કિસ્સામાં પણ આપણે સિમિલર ટ્રીકનો ઉપયોગ સાબિત કરવા માટે કરી શકીએ છીએ કે આ આઇગનવેક્ટર લીનીઅરઇનડિપેન્ડન્ટ છે તેથી અમારે આ ખૂબ સરસ પરિણામ મળ્યું છે કે આઇગનવેક્ટર અલગ અલગ આઇગનવેલ્યુ ને કોરસપોન્ડીગ સિમિલર ઇનડિપેન્ડન્ટ છે તેથી બીજું પરિણામ આપણે તેઓએ કહ્યું છે કે જો x એ આઇગનવેલ્યુ ને કોરસપોન્ડીગ એનો આઇગનવેક્ટર છે તો પછી આ kx એ સિમિલર આઇગનવેલ્યુને કોરસપોન્ડીગ આઇગનવેક્ટર પણ છે તેથી આ આપણે તે પહેલાં પણ જોઇ લીધું છે કે આપેલ આઇગનવેક્ટર માટે તમે કોઈપણ કોન્સટન્ટ દ્વારા ગુણાકાર કરી શકો છો અને તે પણ આઇગનવેક્ટર રહેશે અને આ તે છે જે આપણે અહીં જોશું અને વધુ ઉપચારિક રીતે થીઓરેટીકલી રીતે કે આ કોઈપણ મેટ્રિક્સ માટે સાચું છે તેથી અહીં Ax λx જે એક સબંધ છે તેથી તે અમને કહે છે કે એક eigenvalue છે અને કોરસપોન્ડીગ આઇગનવેક્ટર x છે અને પછી આ k વખત છે તેથી આપણે અહીં k દ્વારા બંને બાજુઓનું ઈક્વેશન ગુણાકાર કર્યું અને પછી આપણી પાસે⇒kAxkλx અને પછી આપણે આને Akxλ ની જેમ જોડી શકીએ તેથી અમારો આ સબંધ છે કે અહીં કેટલાક વેક્ટર સિમિલર છે λ તે જ વેક્ટર kx જે આપણને કહે છે કે આ kx ફરીથી આઇગનવેક્ટર છે જો x એ આઇગનવેક્ટર હતો તો કે ટાઇમ્સ x પણ આ કે અને નોનઝેરો માટે આઇગનવેક્ટર સ્કેલેર છે અહીં જો x એ મેટ્રિક્સ A નો આઇગનવેક્ટર છે તો x એના એક કરતા વધારે આઇગનવેલ્યુને કોરસપોન્ડીગ ન હોઈ શકે તેથી બીજું મહત્વનું પરિણામ કે આ આઇગનવેક્ટર એક યુનિક જેવું છે તેથી જો તમારી પાસે અમને λ કહેવા માટે કોરસપોન્ડીગ આઇગનવેક્ટર હોય તો પછી આ x અન્ય કોઈપણ આઇગનવેલ્યુને કોરસપોન્ડીગ હોઈ શકતો નથી તેથી તે તે અર્થમાં એક અજોડ છે તેથી અહીં જો આપણે ધારીશું કે આપેલ મેટ્રિક્સ માટે અહીં છે Ax1xAx2x 1x2x 1 2x0 12 since x≠0 તેથી આ બે આઇગનવલ્યુ સિમિલર આઇગનવેલ્યુ હોવું જોઈએ તમારી પાસે 2 અલગ આઇગનવેલ્યુ હોઈ શકતા નથી જે સિમિલર આઇગનવેક્ટરને કોરસપોન્ડીગ હોઈ શકે છે ની આઇગનવેલ્યુ λ k છે અને કોરસપોન્ડીગ આઇગનવેક્ટર x છે Axλx ⇒Ax kIxλx kx A kIxλ kx તેથી આ બીજું પરિણામ છે કે જો આપણી પાસે આ નવું મેટ્રિક્સ છે જે ફક્ત A kI છે તો પછી આપણે A ના આઇગનવેલ્યુમાંથી આઇગનવેલ્યુ વિશે જાણીએ છીએ અને આ એ A 1 ફરીથી અહીં અગત્યનું છે કે જો તે અલબત્ત અસ્તિત્વમાં છે તો ફક્ત આપણે આ પરિણામ વિશે વાત કરી રહ્યા છીએ તેથી એ A 1 મેટ્રિક્સ માટે અસ્તિત્વમાં છે પછી આ A 1નો અહીં આઇગનવેલ્યુ હશે અથવા λ ઉપર એક આઇગનવેલ્યુ હશે

તેથી A અને ATનો સિમિલર વિશિષ્ટ વેલ્યુ છે તેથી તે અન્ય મહત્વપૂર્ણ પરિણામ છે જે આપણે સરળતાથી આ ડીટરમીનન્ટ પ્રોપરટીની મદદથી શોધી શકીએ આગળનો થીઅરમ તેથી અહીં કેરેક્ટરિસ્ટિક રુટનો અર્થ છે ઇગિનવvalલ્સ તેથી કેટલીકવાર આપણે કેરેક્ટરિસ્ટિક રુટ પણ કહીએ છીએ તેથી હર્મિટિયન મેટ્રિક્સની આઇગનવેલ્યુ રીયલ છે તેથી હર્મિટિયન મેટ્રિક્સ શું છે તેથી આપણે જાણીએ છીએ કે A હર્મિટિયન છે જ્યારે A A જેનો અર્થ કંજુગેટ ટ્રાન્સપોઝ છે A નો અર્થ અહીં છે કે આપણે ટ્રાન્સપોઝ લઈ રહ્યા છીએ અને મેટ્રિક્સ A ના કોમ્પ્લેક્સ જોડાણને લઈ રહ્યા છીએ તેથી આ ટ્રાન્સપોઝનું આ કોમ્પ્લેક્સ જોડાણ એ બરાબર છે પછી આપણે કહીશું કે એ હર્મિટિયન મેટ્રિક્સ છે તેથી આ પરિણામ શું છે કે હર્મીટિયન મેટ્રિસીસ માટે રુટ રીયલ છે કારણ કે આપણે જે જોયું છે તે મેટ્રિક્સ જોકે બધી રીયલ એન્ટ્રીઓ ધરાવે છે પરંતુ આપણે કોમ્પ્લેક્સ સંખ્યા તરીકે કેરેક્ટરિસ્ટિક રુટ મેળવી શકીએ છીએ જે આપણે પહેલાના લેક્ચરોમાં જોયું છે જ્યાં એક ઉદાહરણ છે અમારી પાસે રીયલ એન્ટ્રીઝ સાથે ખૂબ જ સરળ 2 2 મેટ્રિક્સ છે અને તેની કેરેક્ટરિસ્ટિક પોલીનોમિઅલ અથવા મારો અર્થ એ છે કે કેરેક્ટરિસ્ટિક રુટ એ ઇગનવેલ્યુઝ રીયલ હતી તેથી કોમ્પ્લેક્સ હશે તેથી અહીં અમારી પાસે હર્મિટિયન મેટ્રિક્સ માટે ઓછામાં ઓછા પરિણામો છે કે આ કિસ્સામાં બધા લાક્ષણિક રુટ રીયલ છે તેથી જો a અને કોરસપોન્ડીગ કોરસપોન્ડીગઆઇગનવેક્ટરની કેરેક્ટરિસ્ટિક રુટ હોય અને પછી આપણે બતાવીશું કે આ રીયલ હોવું જોઈએ કેવી રીતે તેથી આપણી પાસે આ Ax λx છે જે ફરીથી ઇગનવેલ્યુઝ આઇગનવેક્ટરના સંબંધની પ્રોપરટી છે Axλx xAxxλxλxx બંને બાજુ કન્જુગેટ ટ્રાન્સપોઝ લેવી xAxxx xAxxx ⟹xxxx λ xx0 ⇒λ since xx≠0

તેથી અહીં સિમિલર હોવું જોઈએ ને કારણ કે આ કોન્ટીટી 0 હોઈ શકતો નથી તેથી આ 0 હોવું જોઈએ તેથી અહીં આપણે જોયું છે કે λઅને તે અહીં આપણે જોઈએ છે કે તે રીયલ છે તેથી જો હર્મિટિયન મેટ્રિક્સનું આઇગનવેલ્યુ છે તો પછી λજેનો અર્થ તે રીયલ સંખ્યા છે તે એક કોમ્પ્લેક્સ સંખ્યા બરાબર ન હોઈ શકે તેથી બીજા સિમિલર રીતે આપણે આ નીચેનાં પરિણામો સાબિત કરી શકીએ છીએ જેનાં પુરાવાની સિમિલર લાઈન છે જે આપણે હમણાં જ કર્યું છે કે આ રીયલ સિમેટ્રીક મેટ્રિક્સની આઇગનવેલ્યુ પણ રીયલ છે જે આપણે પણ કરી શકીએ છીએ અને રીયલ સ્ક્વ સિમેટ્રીકના મેટ્રિક્સ તેથી અહીં અમારી પાસે છે એનો અર્થ એ કે આ ટ્રાન્સફર એ એ બાદબાકી છે તેથી અહીં આ રીયલ સ્ક્વ સિમેટ્રીક મેટ્રિક્સ એબ્સોલ્યુટ ઈમેજીનરી છે તેથી અહીં આ પણ ઈંટરસ્ટિંગ છે કે આવી મેટ્રિસીસની આઇગનવેલ્યુ ઈમેજીનરી હોય છે અથવા 0 તે બે શક્યતાઓ છે જે ફરીથી જો તમે પહેલાના પુરાવાને અનુસરો તો આપણે આ પણ કરી શકીએ છીએ અને સ્ક્વિ હર્મીટિયન મેટ્રિક્સના આઇગનવેલ્યુ પણ કરી શકીએ છીએ તેથી હર્મેટિયન મેટ્રિસીસ માટે આપણે જોયું છે પરંતુ હવે ત્યાં એક સ્કી હર્મીટિયન મેટ્રિક્સ છે તેનો અર્થ એ કે આ A A ની બરાબર છે તેથી તે કિસ્સાઓમાં આઇગનવલ્યુ એબ્સોલ્યુટ રીતે ઈમેજીનરી અથવા 0 છે તેથી આ પહેલાનાં પુરાવાનાં પરિણામ છે જે આપણે અહીં સરળતાથી જોઈ શકીએ છીએ હવેઆ સિવાયનું બીજું મહત્વનું પરિણામ છે કે યુનિટરી મેટ્રિક્સની આઇગનવેલ્યુ યુનિટ મોડ્યુલસની છે તેથી આ પણ આપણે સામાન્ય રીતે સાબિત કરી શકીએ છીએ કે જો તમારી પાસે આ યુનિટ મેટ્રિક્સ છે આનો અર્થ એ કે આ AAI તેથી આવા મેટ્રિસીઝને યુનિટરી મેટ્રિક્સ કહેવામાં આવે છે તેથી જો આપણી પાસે યુનિટરી મેટ્રિક્સ છે તો આપણે હવે આઇગનવેલ્યુને આઇગનવેલ્યુનું મોડ્યુલસ 1 સાબિત કરીશું એનો અર્થ એ કે જો તમે અહીં Ax λx ને ધ્યાનમાં લો અને પછી કોમ્પ્લેક્સ જોડાણ અહીં ફરીથી લઈ લો Axλx આપણને શું મળશે તેથી આ ફરીથી આ પ્રોપરટીનો ઉપયોગ કરીશું So તો xAx xAAxxλx xAAxλxx xx1 0 λ21 as xx≠0 તેથી આનો અર્થ એવું મળ્યો કે ની એબ્સોલ્યુટ વેલ્યુ 1 હોવું જોઈએ તેથી આ એકમાત્ર મેટ્રિક્સ યુનિટરી મેટ્રિક્સના આઇગનવેલ્યુ યુનિટમોડ્યુલસના છે સિમિલર પરિણામો આપણે ઓર્થોગોનલ મેટ્રિસીસ માટે પણ વાપરી શકીએ છીએ કારણ કે તેમની પાસે પણ સિમિલર પ્રોપરટી છે ટ્રાન્સપોઝ એ I ની બરાબર છે તેથી ઓર્થોગોનલ મેટ્રિસીસ માટે પણ હવે આપણે અહીં સિમિલર બધા જ પગલાં સાબિત કરી શકીએ છીએ અને આપણે ફરીથી સાબિત કરી શકીએ છીએ ત્યાં આઇગનવલ્યુ પણ યુનિટ મોડ્યુલસના છે આઇગનવેલ્યુનું સ્થાન હવે આપણે પહેલાની સ્લાઇડમાં જે જોયું છે તેથી જો તમારી પાસે સ્કી હર્મેટિયન મેટ્રિક્સ છે તેમની આઇગનવલ્યુ ઈમેજીનરી છે અહીં એકમાત્ર મેટ્રિક્સ તેઓ આ મોડ્યુલસ 1 પર આવેલા છે અને હર્મિટિયન મેટ્રિક્સ અથવા સિમેટ્રીક સિમેટ્રીક મેટ્રિક્સ માટે વેલ્યુ રીયલ એકસીસ પર છે તેથી તે રીયલ સંખ્યાઓ છે તેથી અહીં એક સ્કી હર્મીટિયન અને વિશિષ્ટ મેટ્રિક માટે સિમિલર વસ્તુ યુનિટરી અને ઓર્થોગોનલ માટે આપણે તે જ પરિણામ પ્રાપ્ત કર્યું છે કે તે હર્મિટિયન અને સિમેટ્રીક માટેના યુનિટમોડ્યુલસના છે આપણે બંને માટે સિમિલર પરિણામ છે કે તેઓ રીયલ એન્ટ્રીઝ છે તારણ પર પહોંચીએ તેથી આપણે આ મેટ્રિક્સના ઇગન્યુલ્યુઝ અને આઇગનવેક્ટરની ઘણી પ્રોપર્ટી જોઇ છે આપણે અલગ કન્સિડર કર્યા છે મેટ્રિસીસના વિવિધ પ્રકારો જ્યાં આપણે કહી શકીએ કે આઇગનવેલ્યુ રીયલ ઈમેજીનરી હશે કે નહીં જો તમારી ઈમેજીનરી 0 છો તેથી અહીં આ તમામ પ્રોપર્ટી માં આ સરળ Axλx નો ઉપયોગ કરવાનો સરળ આઇડીયા હતો અને આપણે ફક્ત આ બધી પ્રોપર્ટી સાબિત કરવા માટે આ ઈક્વેશન જોયા હતા અને હવે તેઓ આ બધી ન્યુમેરિકલ કેલ્ક્યુલેશન કેલ્ક્યુલેશન કર્યા વિના હવે ઉપયોગમાં લઈ શકાય છે આપણે આ પ્રોપર્ટી ની સહાય હેલ્પ થી સીધા જ કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ તેથી આ રેફરન્સ છે જે આપણે આ લેક્ચરો તૈયાર કરવા માટે ઉપયોગમાં લીધા છે તમારું ધ્યાન બદલ આભાર